તેથી અંતિમ મોડ્યુલ કે જેના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તે હાઇબ્રિડ પદ્ધતિઓ કહેવાય છે ઓકે તેથી અલબત્ત આપણે હાઇબ્રિડ પદ્ધતિઓ શું છે તેને પ્રોત્સાહિત કરવાની જરૂર છે અને હાઇબ્રિડ પદ્ધતિનું ચોક્કસ ઉદાહરણ આપવું જોઈએ તો હાઇબ્રિડ શબ્દ શું સૂચવે છે તેથી અત્યાર સુધી આપણે વ્યક્તિગત પદ્ધતિઓનો અભ્યાસ કર્યો છે જે આપણે ઈન્ટીગ્રલ સમીકરણોથી શરૂ કરીને જોયા છે અને આપણે મર્યાદિત તત્વને જોયા છે અને પછી આપણે મર્યાદિત તફાવત સમય ડોમેન ને જોયો છે દરેક પદ્ધતિમાં તેના પ્લસ અને માઈનસ પોઈન્ટ છે હાઇબ્રિડ પદ્ધતિઓ એવી પદ્ધતિઓ છે જ્યાં આપણે એકને જોડીએ છીએ અથવા ઓછામાં ઓછી બે પદ્ધતિઓને જોડીએ છીએ તેથી આપણે બંને પદ્ધતિઓનો લાભ એક પ્રકારની રચનામાં લઈ શકીએ છીએ ખાસ કરીને આ મોડ્યુલ માં આપણે સીમિત તત્વ પદ્ધતિને બાઉન્ડ્રી ઈન્ટીગ્રલ પદ્ધતિ સાથે કેવી રીતે એકીકૃત કરવી તે જોવા જઈ રહ્યા છીએ તો ચાલો જોઈએ કે આ ઓકે પાછળના સૌથી ચોક્કસ તર્કને પ્રેરિત કરવાનો પ્રયાસ કરીએ તો આ પદ્ધતિઓ શું છે અને શા માટે આપણને તેમની જરૂર છે તેથી આપણે કોઈ પણ ઉદાહરણ લઈ શકીએ છીએ એક ખાસ ઉદાહરણ જે હું લઈશ તે સ્કેટરિંગ સમસ્યાનું છે તેથી સ્કેટરિંગ સમસ્યા એ ઉદાહરણ તરીકે એક મુશ્કેલ સમસ્યા છે ત્યાં એક એરક્રાફ્ટ છે આ એક એરક્રાફ્ટ હોવાનું માનવામાં આવે છે અને તેની અંદર કેટલાક વિવિધ ઘટકો છે અને આપણે શું કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આપણે આની RCS શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ હવે વાંધો જો હું આનો ઉકેલ લાવી હોત તેથી ચાલો એક વાસ્તવિક કિસ્સો લઈએ કે જ્યાં મારે આખી વસ્તુને એક મટીરીયલ થી બનેલી ન ગણવી જોઈએ યોગ્ય એરક્રાફ્ટ શું તેમાં ધાતુની ફ્રેમ હશે તેમાં ગ્લાસ કોકપીટ હશે તેમાં પ્લાસ્ટિકના કેટલાક ઘટકો હશે રબરના ટાયર તે બધા અલગ અલગ ઘટકો છે તેથી વાસ્તવમાં હું ફક્ત આ ઑબ્જેક્ટ ની બાઉન્ડ્રી ને અલગ કરી શકતો નથી અને સમસ્યાનું નિરાકરણ કરી શકતો નથી મારે અમુક વોલ્યુમ પદ્ધતિની જરૂર છે તેથી આપણે કઈ વોલ્યુમ પદ્ધતિઓ વિશે જાણીએ છીએ કંઈક કે જે હેન્ડલ કરી શકે છે તે તમે εr ને અવકાશના કાર્ય તરીકે જાણો છો આપણે કઈ પદ્ધતિઓ વિશે જાણીએ છીએ ત્યાં વોલ્યુમ ઇન્ટિગ્રલ પદ્ધતિ છે અને પછી ફાઈનાઈટ એલિમેંટ પદ્ધતિ છે જ્યાં હું અંદર જઈશ અને ઑબ્જેક્ટ ના આંતરિક ભાગને યોગ્ય રીતે અલગ કરું છું અને આ બાઉન્ડ્રી ઇન્ટિગ્રલ પદ્ધતિ ધારો કે હું આ સમસ્યા માટે સરફેસ ઇન્ટિગ્રલ પદ્ધતિ જેવી જ ઉપયોગ કરવા માંગું છું તો સમસ્યા શું હશે ઇન્ટિગ્રલ સમીકરણોમાં હું કહી શકું છું કે હું હ્યુજેન્સ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આની સૌથી બહારની બાઉન્ડ્રી બનાવીશ જો હું સરફેસ ઈન્ટિગ્રલ ફોર્મ્યુલેશન નો ઉપયોગ કરું તો આમાં ટેકનિકલ મુશ્કેલી શું છે બાઉન્ડ્રી જટિલ હોઈ શકે છે તેનાથી વધુ મુશ્કેલ પડકાર શું છે વિદ્યાર્થી ગ્રીન્સ ફંક્શન green's function તે માધ્યમ માટે ગ્રીન્સ ફંક્શન ની ગણતરી કરવી સરળ રહેશે નહીં હું ખાલી જગ્યા માટે ગ્રીન્સ ફંક્શન જાણું છું જેની ગણતરી કરવી સરળ છે પરંતુ વિજાતીય માધ્યમ માટે ગ્રીન્સ ફંક્શન શક્ય નથી તેથી તે તકનીકી પડકાર છે જેના કારણે હું સરફેસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલેશન કરી શકતો નથી તેથી મારા બે વિકલ્પો છે FEM અને વોલ્યુમ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલેશન ઓકે તેથી ચાલો આપણે ગણતરીના સંદર્ભમાં FEM અને વોલ્યુમ ઇન્ટિગ્રલ વચ્ચેના મુખ્ય તફાવતોને લઈએ વિદ્યાર્થી પ્રતિભાવ ખરું FEM એ મને સમીકરણો છૂટાછવાયા સિસ્ટમ આપી વોલ્યુમ ઇન્ટિગ્રલ ની મને સમીકરણોની ગાઢ સિસ્ટમ આપી તેથી ઝડપની દ્રષ્ટિએ FEM ખૂબ જ ઝડપી હતું અને વોલ્યુમ ઇન્ટિગ્રલ વધુ સમય લેતું હતું તેથી ઓછામાં ઓછા એન્જિનિયરિંગ સમસ્યાઓ માટે તમે સામાન્ય રીતે FEM નો ઉપયોગ કરશો અને ઘણા વ્યવસાયિક સોફ્ટવેર માટે FEM ઉપયોગ કરશો ઓકે તેથી જો હું આ સમસ્યાને યોગ્ય રીતે હલ કરવા માંગતો હતો તેથી આ હું પૂછું છું કે આ સમસ્યાનું RCS શું છે તેથી અહીં સમસ્યા આ તે સમસ્યા છે જેની હું ગણતરી કરવા માંગુ છું હવે જો હું FEM નો ઉપયોગ કરીને આ સમસ્યાને ઉકેલવા માંગતો હોય તો હું તે કેવી રીતે કરીશ તમારે બધા પગલાઓની સૂચિ બનાવવાની જરૂર નથી પરંતુ મુખ્ય પગલું શું છે તેથી ચાલો કહીએ કે તમે જાણો છો કે ચાલો આપણે આપણા એરક્રાફ્ટ ને ફરી એક વાર ઠીક કરીએ વિદ્યાર્થી તેને ત્રિકોણમાં તોડો તેને ત્રિકોણમાં તોડો બરાબર તેથી તોડો પરંતુ સૌ પ્રથમ શું છે હું કોઈ વસ્તુને ત્રિકોણમાં તોડું તે પહેલાં હવે ડોમેન ઓફ ઈંટ્રેસ શું છે શું તે એરક્રાફ્ટ ની બાઉન્ડ્રી છે કે થોડી વધુ વિદ્યાર્થી થોડું વધારે થોડું વધારે શા માટે વિદ્યાર્થી કારણ કે મારે બાઉન્ડ્રી કંડીશન લાગુ કરવાની જરૂર છે અને ત્યાં સૌથી સરળ બાઉન્ડ્રી કંડીશન જે આપણે શીખ્યા છે તે બાઉન્ડ્રી કંડીશન ને શોષી લે છે અને તેના માટે આપણે જોયું છે કે જ્યાં હું બાઉન્ડ્રી ને સમાપ્ત કરું છું તે વસ્તુ વચ્ચે થોડો હવાનું અંતર હોવું જરૂરી છે તેથી મારી પાસે આના જેવી બાઉન્ડ્રી હોઈ શકે છે ફક્ત સરળતા માટે હું તેને વર્તુળની જેમ બતાવી રહ્યો છું પરંતુ તે વસ્તુના આકારને અનુરૂપ થઈ શકે છે તેથી આ હવા છે આ પદાર્થ છે અને હવે આ સમગ્ર ડોમેન ને ત્રિકોણમાં ખંડિત કરવું પડશે અને તેથી જ મર્યાદિત તત્વના કિસ્સામાં અને આ રીતે હું તેને હલ કરું છું આ એક પ્રકારની બાહ્યતમ બાઉન્ડ્રી છે જેના પર લાગુ થાય છે RBC અને આ મને એક સ્પાર્સ સિસ્ટમ આપે છે અને યાદ રાખો કે વોલ્યુમ ઇન્ટિગ્રલ ની સમસ્યા હતી તો વોલ્યુમ ઇન્ટિગ્રલ માં મારે પસંદ કરવાની બાઉન્ડ્રી કઈ હશે વિદ્યાર્થી એરક્રાફ્ટ માત્ર એરક્રાફ્ટ બરાબર તેથી તે માત્ર પદાર્થ છે પરંતુ સમસ્યા ગાઢ છે સમીકરણોની ગાઢ સિસ્ટમ બરાબર તેથી આ એક પ્લસ પોઈન્ટ છે અને આ સમીકરણોની નેગેટિવ પોઈન્ટ ડેન્સ સિસ્ટમ છે તેથી તમે જોશો કે આ ઉકેલવું અવ્યવહારુ રીતે મુશ્કેલ બની જાય છે કારણ કે સમીકરણોની ગાઢ પ્રણાલીને ઉકેલવા માટે જો તમને યાદ હોય તો જટિલતા શું હતી વિદ્યાર્થી n ક્યુબ સામાન્ય રીતે તે થોડું ઓછું છે પરંતુ તેનો ક્રમ n3 છે અને સમીકરણની સ્પાર્સ સિસ્ટમ માટે તે છે વિદ્યાર્થી તે nlog જેવું છે ઓકે પરંતુ હજુ પણ મારો મતલબ છે કે log નાની સંખ્યા છે તેથી જેમ જેમ n મોટો થતો જાય છે તેમ તેમ તમે 3 D એરક્રાફ્ટ અથવા 3 D જહાજ અથવા જે પણ n3 ખૂબ જ વધારે થઈ જાય છે અને સ્ટોરેજ ની જરૂરિયાતો પણ ઘનતાવાળા મીટરમાં જઈ રહ્યા છો તેને n સ્ક્વેર્ડ એલિમેન્ટ્સ સ્ટોર કરવા પડે છે અહીં મારે સ્ટોર કરવું પડશે સ્કેલર ટાઇમ્સ n કારણ કે ત્યાં ફક્ત છૂટાછવાયા એન્ટ્રીઓ જ છે તેથી તેથી જ તમે FEM સાથે આગળ વધી રહ્યા છો અને પરંતુ આ પ્લસ બાજુ હતી અને માઈનસ બાજુ એ છે કે મારે હવાને અલગ કરવી પડશે તેથી તે થોડી ગેરલાભ જેવું લાગે છે તેથી જ્યારે આપણે ઈન્ટીગ્રલ સમીકરણ પદ્ધતિઓ પર આવીએ છીએ ઠીક છે તેથી ઈન્ટીગ્રલ સમીકરણ પદ્ધતિઓ દ્વારા હું ખાસ કરીને સરફેસ ઇન્ટિગ્રલ પદ્ધતિઓ વિશે વાત કરું છું બરાબર તેથી સપાટી ઈન્ટીગ્રલ પદ્ધતિઓ સરફેસ ઈન્ટિગ્રલ પદ્ધતિમાં તેથી ચાલો કહીએ કે આ માય એક ઓબ્જેક્ટ છે અહી આ બાઉન્ડ્રી સાથે અમુકને અમુક Γ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તો આ કિસ્સામાં મારો અભિગમ શું હતો તેથી ચાલો કહીએ કે આ વોલ્યુમ 1 છે અને વોલ્યુમ 2 અંદર છે માફ કરશો ચાલો આપણે તેને વોલ્યુમ 2 કહીએ અને અંદર મારો મતલબ તેના વોલ્યુમ 1 ની બહાર તેના વોલ્યુમ 2 ની અંદર તેથી આપણે કેટલાક સમીકરણો સાથે આવ્યા હતા જેનું નામ શું હતું તે સમીકરણો વિદ્યાર્થી એક્સ્ટીંશન પ્રમેય એક્સ્ટીંશન પ્રમેય બરાબર તેથી આપણે એક્સ્ટીંશન પ્રમેયનો ઉપયોગ કરીએ છીએ એક્સ્ટીંશન પ્રમેયનો ઉપયોગ અજાણ્યાઓ માટે ઉકેલવા માટે કરવામાં આવ્યો હતો અજ્ઞાત શું હતા વિદ્યાર્થી સ્પર્શક ક્ષેત્રો ક્યાં વિદ્યાર્થી બાઉન્ડ્રી એક બાઉન્ડ્રી બરાબર તેથી અજ્ઞાત સ્પર્શક ક્ષેત્રો હતા તો 2 D સમસ્યામાં ચાલો 2 D લઈએ તો અને ચાલો તેને TM બનાવીએ તો મારા અજાણ્યા શું હતા એક H સ્પર્શક હતું જે વેક્ટર છે અને Ez છે આ બે અજાણ્યા છે જો તમને સપાટી યાદ હોય તો યાદ રાખો ઈન્ટીગ્રલ સમીકરણો તે સમયે મારા ચલો ∇ϕ nˆ અને ϕ હતા આ મારા બે અજ્ઞાત હતા ખરા ϕ મારું Ez હતું અને બીજું એક H સ્પર્શકના પ્રમાણસર હતું આપણે તેને શોધી કાઢ્યું હતું આ મારા બે સમીકરણો હતા આ ઉપરાંત શું સમીકરણ મારો મતલબ કે મારે બીજું શું જોઈએ છે તે ગ્રીન્સ ફંક્શન્સ G1 અને કેટલાક G2 G1 ખાલી જગ્યા હતી તેથી તેથી સરળ અને G2 જો કે વિજાતીય પદાર્થ માટે સરળ બરાબર નથી તેથી હેટરો ઑબ્જેક્ટ વિદ્યાર્થી ના તમારું વિભેદક સમીકરણ છે જો તમને ∇2G k2εr Gr r′ − δr r′ યાદ હોય વિદ્યાર્થી તમે તેને ડિસ્ક્રીટાઈંગ જો તમે તેને અલગ કરો તો પણ તમે એક મેળવી શકતા નથી તમે ચોક્કસપણે આ G માટે વિશ્લેષણાત્મક અભિવ્યક્તિ મેળવી શકતા નથી શ્રેષ્ઠ રીતે તમે આ માટે સંખ્યાત્મક મૂલ્યો મેળવી શકો છો તેથી જો તમે આ અભિગમનો ઉપયોગ કરવા માંગતા હો તો તમારે દર વખતે આ G2 ની સંખ્યાત્મક ગણતરી કરવી પડશે તેથી તમારી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તમારે પહેલા દરેક બિંદુએ એ ઉકેલવું પડશે અને તમારે તમારા એપ્સીલોન r ને ડિસ્ક્રીટીઝ કરવું પડશે વિદ્યાર્થી સર આપે છે બાઉન્ડ્રી નું ડિસ્ક્રીટાઇઝિંગ સાચું વિદ્યાર્થી અને પછી સિવાય G1 નો ઉપયોગ કરો ના G1 અને G2 વિદ્યાર્થી હા G2 નો અર્થ છે કે તમે k2 ને ગમે તે મૂલ્યમાં બદલો બરાબર તેથી મારે આ સ્પષ્ટ કરવું જોઈએ સરફેસ ઈન્ટીગ્રલ ફોર્મ્યુલેશન માં જેનો આપણે અગાઉના મોડ્યુલોમાં અભ્યાસ કર્યો છે ઑબ્જેક્ટ બીજો ઑબ્જેક્ટ જે વોલ્યુમ 2 હતો તે એક સમાન પદાર્થ હતો તેથી ખાલી જગ્યા માટે મારું હેન્કેલ શું હતું માય ગ્રીન્સ ફંક્શન G1 એ k|r − r′| ના હેન્કેલ ફંક્શન સ્વરૂપનું હતું કેટલાક સ્થિરાંકો હતા અને ચાલો તેને કૉલ કરીએ તેથી જ્યારે માધ્યમ બદલાયું પરંતુ તે એકરૂપ રહ્યું તો હું આ k ને તે માધ્યમના k વડે બદલી શકીશ પરંતુ જો માધ્યમ વિજાતીય નથી સજાતીય નથી તો પછી k નો કોઈ અર્થ નથી તે વાસ્તવમાં આ છે તેથી પછી તે આ હેન્કેલ કાર્ય હશે નહીં હકીકતમાં તમે તેને નજીકના સ્વરૂપમાં લખી શકતા નથી વિદ્યાર્થી સર તો સંભવતઃ તમે સરફેસ ઈન્ટીગ્રલ ની નજીક આવી રહ્યા છો તેથી સરફેસ ઈન્ટિગ્રલ એટલે કે જે સરફેસ ઈન્ટિગ્રલ સમીકરણો ખૂબ જ ઉપયોગી છે જ્યારે તે ઓબ્જેક્ટ સજાતીય હોય જે અમુક કિસ્સાઓમાં થઈ શકે છે જો તે ન થાય તો તમે અમુક વોલ્યુમ ડિસ્ક્રિટાઈઝેશન પદ્ધતિ જેમ કે FEM અથવા વોલ્યુમ ઈન્ટિગ્રલ પર જશો કારણ કે આ G2 ની ગણતરી કરવાથી કરી શકાય છે પરંતુ તે માત્ર આંકડાકીય રીતે જ કરી શકાશે જે ખર્ચાળ છે તેથી તમે તે પસંદ કરશો નહીં બરાબર તેથી G2 નો ઉપયોગ કરી શકાતો નથી બરાબર તેથી હવે પ્રશ્ન એ છે કે જો તમે પાછળ જુઓ તો FEM નો ખૂબ જ સારો ફાયદો હતો જેણે મને એક છૂટાછવાયા સિસ્ટમ આપી હતી તે ઝડપથી હલ કરી શકે છે પરંતુ આ વધારાના હવાના ક્ષેત્રને અલગ પાડવાની જરૂર હતી હવાને અલગ કરવા સિવાય તે તેની સાથેની અન્ય કોઈ સમસ્યા હતી વિદ્યાર્થી બાઉન્ડ્રી બાઉન્ડ્રી સાથે હા બાઉન્ડ્રી નું શું હા રેડિયેશન બાઉન્ડ્રી કન્ડિશન માં શું સમસ્યા છે વિદ્યાર્થી કારણ કે તેઓ હંમેશા સામાન્ય નથી હોતા યોગ્ય બરાબર તેથી એક બાઉન્ડ્રી શરત જે આપણે મેળવીએ છીએ તે બરાબર સાચી હતી જ્યારે તરંગ તેના માથા પર અથડાવે છે પરંતુ જો કોઈ તરંગ તેને અમુક ખૂણા પર અથડાવે છે તો આપણે જોયું છે કે ભૂલ શૂન્ય નથી તેથી ડિસ્ક્રિટાઈઝિંગ હવા સિવાય મને અચોક્કસ બાઉન્ડ્રી કંડીશન ની સમસ્યા છે જ્યારે આપણે સરફેસ ઈન્ટીગ્રલ રચનાને જોઈએ છીએ ત્યારે અમને બાઉન્ડ્રી ની કોઈ સમસ્યા નહોતી કારણ કે એક્સ્ટીંશન પ્રમેય સ્પર્શક ક્ષેત્રો દ્વારા અનુસરવામાં આવતો ચોક્કસ સંબંધ હતો આપણે કોઈ અંદાજો બાંધ્યો ન હતો અમારે કોઈ હવા શામેલ કરવાની જરૂર નથી તે સંબંધ બરાબર છે તેથી જ્યારે હું કહું કે આપણે વધુ સારું કરી શકીએ તો તમારું શું સૂચન હશે શું હું FEM ના ફાયદા અને સરફેસ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલેશન ના ફાયદાઓનો ઉપયોગ કરવા માંગુ છું તેથી જો તમે એવા એન્જિનિયરની જેમ વિચારી રહ્યા છો જે CEM કેવી રીતે જાણે છે તો તમે શું કરશો જો હું જો તમે બંનેના ગેરલાભને દૂર કરવા માંગતા હો તો ત્રિકોણની કિનારીઓ બાઉન્ડ્રી બનાવે છે હા હવે તમે કહો છો કે આપણે આ ડોમેન થી આ સમગ્ર ડોમેન શરૂ કરીએ છીએ વિદ્યાર્થી તમારે ફક્ત આની જરૂર છે બસ તમારું સૂચન આ રીતે બાઉન્ડ્રી થી શરૂ કરવાનું છે વિદ્યાર્થી અને પછી ત્રિકોણમાં ડિસ્ક્રિટાઈઝિંગ ત્રિકોણ માટે ડિસ્ક્રિટાઈઝિંગ ઠીક છે વિદ્યાર્થી તો પછી મને હજુ પણ ખબર નથી કે G2 કેવી રીતે મેળવવું પરંતુ મને લાગે છે કે તે રૂપાંતરિત થાય છે ઠીક છે મને લાગે છે કે આપણી પાસે અમુક પ્રકારના બિલ્ડિંગ બ્લોક્સ યોગ્ય છે તેથી આપણે ઑબ્જેક્ટ ના આંતરિક ભાગ માટે FEM નો ઉપયોગ કરવા માંગીએ છીએ Student Sir do we have to like travel along of the edges of the triangle વિદ્યાર્થી સર શું આપણે ત્રિકોણની કિનારીઓ સાથે મુસાફરી કરવી ગમે છે સમયનો સંદર્ભ લો 1352 હા તમારા FEM ના કિસ્સામાં મારો મતલબ છે કે બાઉન્ડ્રી કંડીશન દેખીતી રીતે બાઉન્ડ્રી પરના દરેક તત્વને લાગુ પડે છે વિદ્યાર્થી તમે જાણો છો હા બાઉન્ડ્રી માં વિદ્યાર્થી પણ હું વાત કરું છું કે તમારે અંદર જવું પડશે અલબત્ત તમારે અંદર જવું પડશે હા તમારે અલગ કરવું પડશે કારણ કે મારો મતલબ છે કે તમે કેવી રીતે કરશો સમીકરણો ની FEM સિસ્ટમ સમગ્ર કોમ્પ્યુટેશનલ ડોમેન ત્રિકોણમાં વિભાજિત છે વિદ્યાર્થી સર બરાબર વિદ્યાર્થી તો તમે ત્રિકોણમાંથી દરેક બાદ કરી શકો છો તેથી તમારું સૂચન એ છે કે હા તેનો ઉપયોગ કરો તેથી સૂચન એ છે કે માત્ર બાઉન્ડ્રી ઇન્ટિગ્રલ નો ઉપયોગ કરો પરંતુ તેને ટુકડા પ્રમાણે સજાતીય પ્રદેશોમાં બનાવો અને દરેક વસ્તુ પર ગુણાકાર સુધારેલ પ્રદેશ અને અજ્ઞાત સ્પર્શક ક્ષેત્રો કરો હા જે કરી શકાય છે તે ખૂબ જ કંટાળાજનક હશે ઠીક છે તેથી આપણે શું કરીશું તેનો અર્થ એ છે કે તમે સાચા માર્ગ પર છો અને પછી તમે વિચલિત થયા છો આંતરિક વસ્તુઓ માટે FEM નો ઉપયોગ કરો તેનો અર્થ એ છે કે હું આંતરિક બાઉન્ડ્રી ને ડાબી બાજુથી અલગ કરું છું મેં નક્કી કર્યું છે કે હું ડિસ્ક્રિટાઈઝિંગ હવાની કિંમત ચૂકવવા માંગતો નથી અને હું અચોક્કસ બાઉન્ડ્રી કંડીશન ની કિંમત ચૂકવવા માંગતો નથી તેથી FEM નો ભાગ જ્યાં હું બાઉન્ડ્રી શરત લાદું છું તે ભાગ છે જે ABC લાગુ કરવાને બદલે હું લાગુ કરું છું હું કોઈક રીતે બાઉન્ડ્રી ઇન્ટિગ્રલ સમીકરણોનો ઉપયોગ કરું છું કારણ કે તે ચોક્કસ છે અને તે બાઉન્ડ્રી ની સાથે છે તો આ યુક્તિ છે મારો મતલબ કે આ વૈચારિક વિચાર બરાબર છે તેથી આંતરિક વસ્તુઓ અને ઉપયોગ માટે FEM નો ઉપયોગ કરો તેથી હું તેને સરફેસ ઈન્ટિગ્રલ કહેવાને બદલે શરૂ કરવા જઈ રહ્યો છું સાહિત્ય તેને BI બાઉન્ડ્રી ઈન્ટિગ્રલ કહે છે ABC ને બદલે બાઉન્ડ્રી કન્ડીશન માટે બાઉન્ડ્રી ઈન્ટિગ્રલ નો ઉપયોગ કરો જે ઉચ્ચ સ્તરે અમારો અભિગમ હશે તેથી હવે આપણે ખરેખર આ કેવી રીતે પરિપૂર્ણ કરી શકીએ તે વિશે આપણે થોડું વધારે જઈશું પરંતુ પ્રેરણા સ્પષ્ટ છે જો આપણે આ કરવા માટે સક્ષમ હોઈએ તો આપણે હવાને ડિસ્ક્રિટાઈઝ્ડ ન બનાવત અને આપણે બાઉન્ડ્રી કંડીશન ની ચોકસાઈનો લાભ લઈશું